નમસ્કાર તો હું બીજા ખૂબ જ રસપ્રદ વિષય પર વાત કરવા જઈ રહ્યો છું જેનું નામ છે બિલ્ડીંગ રિલેશનશીપસંબંધ બાંધવા મારા અગાઉના વ્યાખ્યાનમાં હું સંચાર સંબંધ વિશે ભાર મૂકતો હતો હવે પ્રશ્ન એ છે કે સંબંધ કેવી રીતે બનાવવો જે એક પ્રકારનું કૌશલ્ય પણ છે અને ફરીથી આપણી વાતચીતની વર્તણૂક સંબંધોના નિર્માણમાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે તમે બધા સંમત થશો કે સંબંધ આપણા જીવનમાં ખૂબ મહત્વ ધરાવે છે જો તમે અમારા પરિવારમાં અમારા સહકર્મીઓ સાથે અમારા મિત્રો સાથે સારા સંબંધ ધરાવતા હોવ તો જીવન ખૂબ જ આનંદદાયક હશે પરંતુ જેમના સંબંધો સારા નથી તેઓ હું ખરાબ શબ્દ વાપરીશ નહિ બીજા સાથે સારા સંબંધ નહિ પણ તેઓને ઘણી તકલીફોનો સામનો કરવો પડે છે તેઓ સવારથી સાંજ સુધી માત્ર ફરિયાદો કરતા જ રહે છે એકબીજા પર દોષારોપણ કરતા હોય છે અને સિસ્ટમને કોસતા હોય છે લોકોને કોસતા હોય છે અન્ય લોકો માટે સમસ્યાસર્જન કરતા હોય છે તેથી સંબંધ આપણા જીવનમાં ખૂબ જ મહત્વપૂર્ણ છે આજે હું વાત કરવા જઈ રહ્યો છું કે આપણે સંબંધ કેવી રીતે બનાવી શકીએ હું શરૂ કરું તે પહેલાં આપણે સમજી લેવું પડશે કે ના હું આ રીતે કહેવા માંગુ છું કે આ દુનિયામાં કોઈ સંબંધ કાયમી નથી હવે તમારામાંથી કેટલાક કહી શકે છે કે કેમ નહીં તમે જાણો છો કે અમારા પારિવારિક ગાઢ સંબંધોમાં ગાઢ સંબંધ ઉદાહરણ તરીકે માતા અને બાળકો પિતા અને પુત્ર પુત્રી અને માતા કુટુંબના સભ્યો તેઓ ખૂબ જ ગાઢ સંબંધ ધરાવે છે તેઓ ખૂબ જ ઘનિષ્ઠ સંબંધો ધરાવે છે હા તે યોગ્ય છે તે સાચું છે પરંતુ કૃપા કરીને યાદ રાખો કે જ્યારે હું કહું છું કે આ દુનિયામાં કોઈ પણ સંબંધ કાયમી નથી મારો કહેવાનો અર્થ એ છે કે કોઈપણ સંબંધ પત્ની અને પતિ ભાઈ બહેન પિતા અને પુત્ર માતા અને પુત્રી વચ્ચેનો પણ ખૂબ જ ગાઢ સંબંધ હોઈ શકે છે સમય આવે છે આપણા જીવનમાં એવી પરિસ્થિતિ આવે છે કે આપણને તકલીફો આવી રહી છે આપણી વચ્ચે તકરાર થઈ રહી છે આ આપણો માનવ સ્વભાવ છે વર્તન તે કંઈક ખૂબ જ જટિલ છે કેટલીકવાર આપણે સમજી શકતા નથી કે આપણા નજીકના સંબંધોમાં શું થાય છે તે સમજવામાં સમય લાગે છે અમે જોયું છે કે ગઈકાલ સુધી અને બીજા દિવસે એક સરસ સવારે અમને ખબર પડી કે કંઈક થયું છે અને તેઓએ સંબંધ તોડી નાખ્યો છે જે તેઓ વાત કરતા નથી પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી તેઓ ખૂબ જ નજીક હતા ખૂબ સારા મિત્રો આપણે જોઈએ છીએ કે પત્ની અને પતિ ઝઘડતા લડતા અમે જોયું છે કે પછી પુત્ર અને માતા પણ પિતા અને પુત્ર પુત્રી અને એક માતા પણ તેઓને સમસ્યા હોય છે તેઓને સમસ્યાઓ હોય છે તેઓ એકબીજા સાથે થોડા સમય માટે વાત કરતા નથી સમય અને અમુક સમયે પરિસ્થિતિ એટલી ખરાબ થઈ જાય છે કે મિલકતની સમસ્યા કે અન્ય ઘણા મુદ્દાઓને કારણે લોકો કોર્ટમાં જાય છે અમે દીકરાને પણ જોયા છે અને મા દીકરી અને મા બાપ અને દીકરાને તેઓ દરબારમાં જાય છે અને અહીં આ એવું કંઈક છે જે કોઈ કહી શકે છે કે આ ઘણા ઘનિષ્ઠ સંબંધો છે ખૂબ જ નજીકના સંબંધો તો વાસ્તવમાં શું જરૂરી છે હવે તે સંબંધ છે જેમ કે તમે અમારા મશીનને જાણો છો જો આપણે કેટલાક નવા ગેજેટ્સ જેમ કે કોમ્પ્યુટર અથવા મોબાઈલ ફોન અથવા કંઈક નવું ખરીદીએ તો સમયાંતરે તેની જાળવણીની જરૂર હોય છે નહિંતર તે યોગ્ય રીતે કાર્ય કરશે નહીં થોડા સમય પછી થોડી સમસ્યા આવશે તેથી જો તમે તેને ટાળશો તો ફક્ત બહુવિધ સમસ્યાઓ થશે અને અમે કામ કરી શકીશું નહીં તેવી જ રીતે સંબંધને સમયાંતરે જાળવણીની જરૂર હોય છે અને જો આપણે ઇચ્છીએ છીએ કે આપણો સંબંધ જો આપણો સંબંધ આજીવન લાંબા સમય સુધી ચાલવો જોઈએ તો પછી તે ઘનિષ્ઠ અથવા અન્યથા ઔપચારિક સંબંધ હોય તો આપણે તેની જાળવણી કરવી પડશે અને પેલું શું છે અમારા સંચાર વર્તન દ્વારા સમયાંતરે વાતચીત ક્રિયાપ્રતિક્રિયા દ્વારા અમારા નવીકરણ સંબંધમાં નવીકરણ પણ જરૂરી છે ચોક્કસ પ્રસંગે એકબીજાને શુભેચ્છાઓ આપવી ભેટો જેમ કે જન્મદિવસ લગ્ન સમારંભ અને અન્ય જીવનસાથી બનાવવા માટે અન્ય લોકોને લાગે છે કે તેઓ અમારા માટે મહત્વપૂર્ણ છે આપણે અવગણવું જોઈએ નહીં કે આપણે ફક્ત એટલું માની લઈ શકીએ નહીં કે જે પણ સંબંધ હશે તે લોકો સમજશે અને તે હંમેશ માટે ચાલુ રહેશે તેથી આ ખૂબ જ મહત્વપૂર્ણ છે અને જાળવણીની આ પ્રક્રિયામાં સંબંધ જાળવવામાં અલબત્ત આપણું સંચાર વર્તન ખૂબ જ ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે કૃપા કરીને યાદ રાખો કે અમે અમારા સંચાર વર્તન દ્વારા સંબંધ બનાવી અથવા તોડી શકીએ છીએ સંબંધ બાંધવામાં વર્ષો લાગે છે મહિનાઓ લાગે છે પરંતુ સંબંધ તોડવામાં થોડીક સેકન્ડો થોડી મિનિટો લાગે છે તમે માત્ર કેટલાક શબ્દો ઉચ્ચાર્યા અને તમે જોશો કે જે વ્યક્તિ છેલ્લી ક્ષણ સુધી તે આપણા માટે ખૂબ જ સારો હતો તે અથવા તેણી ખૂબ ગુસ્સે થઈ જશે ફક્ત કેટલાક શબ્દો કેટલાક ખરાબ શબ્દોનો ઉપયોગ કરો અને તમે જુઓ તેથી સંદેશાવ્યવહાર ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે હું આગળ શરૂ કરું કે સંબંધ શા માટે કેટલાક લોકો કહે છે કે મને સંબંધ નથી જોઈતો શું શક્ય છે કે કોઈ સંબંધ ન હોય આપણે જીવી શકીએ કોઈ કહી શકે કે ઠીક હું જંગલમાં જઈ રહ્યો છું હું એકલો રહીશ મારે કોઈ માણસ સાથે કોઈ સંબંધ રાખવા નથી હા પણ તમે જુઓ કે એવા લોકો છે જે પ્રાણીઓ સાથે ઘરેલું પ્રાણીઓ સાથે સંબંધ બાંધે છે પ્રકૃતિ સાથે ફૂલો સાથે વૃક્ષો સાથે કુદરતી સૌંદર્ય સાથે એક પ્રકારનો સંબંધ પણ છે જેનો તેઓ આનંદ માણે છે એવા લોકો છે કે જેઓ માણસ કરતાં બિલાડી અને કૂતરા જેવા પાલતુ પ્રાણીઓ સાથે વધુ આનંદ માણે છે પરંતુ તે પણ સંબંધ છે તેઓ ઘણો પ્રેમ અને સ્નેહ વિકસાવે છે અમે જોયું છે કે એવા લોકો છે કે જેમની પાસે કૂતરા જેવા પાળેલા પ્રાણીઓ હોય છે અને મોટાભાગનો સમય તેઓ આ પ્રકારના પ્રાણીઓ સાથે વિતાવે છે કારણ કે તેઓ અમુક પ્રકારના વિકાસ કરે છે જે તમે ખૂબ જ ઘનિષ્ઠ જાણો છો પ્રેમ તેમના માટે સંબંધ તો સંબંધ છે એટલે સંબંધ વગર આપણે ટકી શકતા નથી અને સંબંધનું બીજું કારણ એ છે કે જીવન ટકાવી રાખવા માટે જરૂરી છે ઘણી વખત આપણને ફક્ત જીવન ટકાવી રાખવા માટે સંબંધની જરૂર હોય છે આ આપણા જીવનની જરૂરિયાત છે કે તે ખોરાક પાણી અને આશ્રય શું છે અને તે માટે પણ પરિસ્થિતિ માંગે છે જો કોઈ ભૂખ્યું પેટ હોય અને જો તમે જ્ઞાન આપો છો અથવા ખૂબ ઊંચી ફિલોસોફી બોલો છો તો તે સાંભળશે નહીં તેથી જીવન ટકાવી રાખવાની પરિસ્થિતિને કારણે આપણે એવા લોકો પાસે જઈએ કે જ્યાંથી આપણે જીવવા માટે ખોરાક મેળવી શકીએ તે ખૂબ જ મહત્વપૂર્ણ છે ત્યાં મારે વિકાસ કરવો છે આપણે સંબંધ વિકસાવવો પડશે આપણે ત્યાં આપણે જોયું છે કે જ્યારે તેઓ કુદરતી આફત અને સમસ્યાઓમાં હોય છે ત્યારે એવા લોકો પણ કે જેઓ ખૂબ જ સમૃદ્ધ અથવા સ્થાપિત પરિવારો હોય છે પરંતુ પૂર કે અન્ય કુદરતી આફતોમાં તેઓએ બધું ગુમાવ્યું હોય છે અને પછી તેમને સરકાર તરફથી અથવા કેટલીક સંસ્થાઓ તરફથી કંઈક આપવામાં આવે છે સ્વૈચ્છિક સંસ્થાઓ અથવા ખોરાક મોકલતી વખતે આપણે જોયું છે કે કેવી રીતે લોકો ખાદ્યપદાર્થોના નાના પેકેટ લઈને એકબીજા સાથે લડતા હોય છે આ જરૂરિયાતો છે જો કોઈ વ્યક્તિ ભૂખ્યો હોય જો કોઈ વ્યક્તિ મરી રહ્યો હોય તો તે આ બધી રીતભાત શિષ્ટાચાર ભૂલી જશે અને તે ફક્ત જીવવા માંગશે જીવન દરેક વ્યક્તિ માટે ખૂબ જ કિંમતી છે તેથી ખોરાક પાણી અને આશ્રય આ ખૂબ જ મહત્વપૂર્ણ છે અને તેના માટે પણ આપણે સંબંધ રાખવા માંગીએ છીએ સંબંધ વિકસાવવા માંગીએ છીએ પછી આગળ સલામતી આવે છે સલામતી અને સુરક્ષા પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે અને તેના માટે આપણને સંબંધની જરૂર છે છેવટે વ્યક્તિ વધુ માનવ સંપર્કો શોધે છે સ્વભાવે આપણે મનુષ્ય અન્ય મનુષ્યો સાથે વધુ સંપર્ક રાખવા માંગીએ છીએ આ આપણો સ્વભાવ છે અમે જોયું છે કે લોકો જેમની સાથે તેમને ગમે છે તેમની સાથે જઈને વાત કરવાનું અને સમય પસાર કરવાનું પસંદ કરે છે તેથી મોટાભાગના લોકો લોકો સાથે ભળવાનું પસંદ કરે છે જાઓ અને વાત કરો અલબત્ત કેટલાક લોકો એવા છે કે તેઓ અપવાદો ધરાવે છે કારણ કે મેં ઉલ્લેખ કર્યો છે કે તેમની પાસે જોવાની અન્ય રીત છે કોઈ એ હદે પણ જઈ શકે છે કે કેટલાક એવા લોકો છે જેઓ આ ભૌતિક જીવન સાંસારિક જીવનથી અલગ થવાનો પ્રયાસ કરે છે અને તેઓ ભગવાન સાથે સંબંધ વિકસાવવાનો પ્રયાસ કરે છે આ બધું એકસાથે આધ્યાત્મિક જગત છે જે કહી શકાય અને ત્યાં તેઓ આનંદ મેળવે છે પરંતુ આપણા માનવ જીવનમાં આ ખૂબ જ જરૂરી છે તેથી જ્યારે આપણે સંબંધ વિકસાવવા માંગીએ છીએ ત્યારે વાતચીત કરનારાઓ માટે કેટલીક ટીપ્સ છે સંબંધ આપણા જીવનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે સંબંધોને વ્યાખ્યાયિત કરવામાં મદદ કરતી ઘણી લાક્ષણિકતાઓ છે અને સંબંધો આપણા વર્તન આપણા ધ્યેયો અને વલણને પ્રભાવિત કરે છે સંબંધોની રચના આપણી સંદેશા વ્યવહાર નમૂનો પર આધારિત છે આપણા જીવનમાં એવા પ્રકારના મિત્રો હોય છે જે આપણા વલણ આપણા વર્તન જીવનની મૂલ્ય પ્રણાલીને અસર કરી શકે છે તમે જાણો છો કે ઘણી વખત એવું બને છે કે કેટલાક લોકો કહે છે કે મને કહો કે તમારા કેવા મિત્રો છે હું તમારા ભવિષ્ય વિશે તમારા પાત્ર વિશે તમારા વર્તન વિશે કહીશ આપણા મિત્રો ખૂબ મહત્વ ધરાવે છે જરૂરિયાતમંદ મિત્ર કાર્યમાં મિત્ર હોય છે ઘણી વખત કદાચ આપણા માતા પિતા આપણા પરિવારના સભ્યો અમુક બાબતોમાં મદદ ન કરી શકે પરંતુ આપણા નજીકના મિત્રો અને તેથી જ હું કહું છું કે જેઓ તેમના જીવનમાં નસીબદાર છે તેઓ કેટલાક મિત્રો મેળવો કોઈને ઘણા મિત્રો મળી શકતા નથી જેઓ નસીબદાર હોય છે તેઓને ખરેખર 2 3 મિત્રો મળી શકે છે સારા કે સાચા મિત્રો કે જેઓ આપણને મદદ કરવા માટે દરેક સમયે તૈયાર હોય છે ભલે આપણે કેટલીક ભૂલો કરી હોય ખૂબ જ ખરાબ હોય તો પણ તેઓ ભાગશે નહીં સામાન્ય રીતે એવું બને છે કે જ્યારે આપણા મિત્ર વર્તુળમાં ખરાબ સમય આવે છે મિત્ર વર્તુળમાં મિત્રો ફક્ત છટકી જાય છે અથવા તેઓ મદદ કરતા નથી અથવા તેઓ ભાગી જાય છે પરંતુ જેઓ ખરેખર સારા મિત્રો છે તેઓ સાથે ઉભા રહેશે અને તેઓ કહેશે કે હા જો તમે કંઈક ખોટું કર્યું છે તેથી તમારે સિવાય અને પસ્તાવો કરવો જોઈએ અને તમને જે પણ સજા આપવામાં આવે છે તે સ્વીકારો અને સમજવાનો પ્રયાસ કરો અને વચન આપો કે તમે તે જ વસ્તુનું પુનરાવર્તન કરશો નહીં તો આ સંબંધ છે આવા મિત્રોની આપણને ખરેખર જરૂર છે અમે અમારી સમસ્યાઓ દરેક સાથે શેર કરી શકતા નથી પરંતુ જો તમારી પાસે ખરેખર સારો મિત્ર હોય તો અમે કહી શકીએ કારણ કે તેની જાતને શેર કરવી એ એક વરદાન છે જો તમને કોઈ પ્રકારની સમસ્યાઓ હોય અને જો આપણે લાંબા સમય સુધી આપણી અંદર રાખવાનો પ્રયત્ન કરીએ તો તેનાથી આપણી ઘણી બધી સ્વાસ્થ્ય સમસ્યાઓ માનસિક સમસ્યા સર્જાય છે પરંતુ જો કોઈ એવી વ્યક્તિ હોય કે જે આપણી વાત સાંભળી શકે તો ફક્ત પોતાની જાતને શેર કરવાથી એક પ્રકારનો ફાયદો મળે છે અમને રાહત તેથી વ્યક્તિએ પ્રયત્ન કરવો જોઈએ કે ઓછામાં ઓછા થોડા મિત્રો સંબંધ વિકસાવવાનો પ્રયાસ કરવો જોઈએ એક હોવા જોઈએ વાસ્તવિક મિત્રો એક હોવા જોઈએ અને આ મિત્રો ખરેખર આપણા ખરાબ સમયમાં ખૂબ મદદ કરે છે હવે જેમ કે હું ઉલ્લેખ કરી રહ્યો હતો કે આ સંબંધો સંબંધની લાક્ષણિકતા છે સંબંધ લોકોને ઘડે છે હું કેવા પ્રકારની કંપની છું મારી પાસે કેવા મિત્રો છે તે મારી વર્તણૂક મારા પાત્ર અન્ય લોકો સાથે મારા સંચાર વર્તનને પણ ઘડશે સંબંધો માનવ સમસ્યાઓને આધિન છે મેં પહેલેથી જ કહ્યું છે કે જ્યારે પણ આપણને કોઈ સમસ્યા હોય છે ત્યારે આપણે કોઈ વ્યક્તિ પાસે એવા લોકો પાસે જઈએ છીએ જ્યાં મને કોઈક ઉકેલ મળે અને તેથી જ અન્ય લોકો સાથે સંબંધ રાખવા પણ જરૂરી બની જાય છે સંબંધ ક્યારેક હોઈ શકે છે આપણો સંબંધ આપોઆપ હોય છે પરિસ્થિતિગત સંબંધ પણ શક્ય હોય છે પરંતુ ઘણી વખત આપણે બીજા સાથે સંબંધ બાંધવો પડે છે હવે જો હું કહું કે સંબંધો ક્ષણિક હોય છે જેમ કે હું કહું છું કે કોઈ પણ સંબંધો કાયમી નથી હોતા ત્યાં એક પ્રક્રિયા છે અહીં અમારી સમજણ માટે તમે જુઓ છો કે ત્યાં 4 તબક્કાઓ છે જે કોઈ કહી શકે છે કે અમારો કેઝ્યુઅલછૂટક સંબંધ મધ્યમ અને ઊંડો પસાર થવાથી શરૂ થાય છે હવે હું અમુક ઉદાહરણ આપી શકું છું સંબંધ પસાર થવો ઘણી વખત એવું બને છે કે આપણે ફક્ત બીજાને જોઈ રહ્યા છીએ અને ધારો કે આપણે ટ્રેન પકડી રહ્યા છીએ અને દર વખતે મને લાગે છે કે એક વ્યક્તિ તે પણ તે જ સમયે ટ્રેન પકડે છે અને પછી અમુક સમયે શું થાય છે કે કારણ કે આપણે એકબીજા સાથે ઘણી વાર જોતા હોઈએ છીએ જો કે આપણે એકબીજા સાથે વાત કરી નથી પરંતુ દૂરથી જ્યારે આપણે તેને અથવા તેણીને જોઈએ છીએ માનસિક રીતે ક્યારેક આપણે સ્મિત કરીએ છીએ અથવા માનસિક રીતે આપણે એક પ્રકારનો સંબંધ વિકસાવીએ છીએ ઓહ હું જાઉં છું દરરોજ તે જ સમયે તે જ ટ્રેન તે અથવા તે પણ તે જ સમયે તે જ ટ્રેનમાં જઈ રહી છે તેથી અમે અમુક પ્રકારના સંબંધ વિકસાવીએ છીએ જેને તમે જાણો છો કંઈક પસાર થતો સંબંધ કહેવાય છે અમે ક્યારેય વાત કરી નથી અમે ક્યારેય વાતચીત કરી નથી પરંતુ માનસિક રીતે અમે અમુક પ્રકારના સંબંધો વિકસાવ્યા છે અને બીજું કંઈક ઉદાહરણ હોઈ શકે છે કે કેટલાક લોકો ક્યારેક કાલ્પનિક દુનિયામાં ક્યાંક જાય છે અને તેઓને કોઈ સુંદર ચહેરો દેખાય છે અને તેઓ માનસિક રીતે અમુક પ્રકારના સંબંધો વિકસાવે છે તેથી આ ફક્ત તમે સંબંધ પસાર થવો જાણો છો પછી બીજો સંબંધ કેઝ્યુઅલછુટકછે ક્યારેક તમે પિકનિક પર અથવા અમુક સ્થળોએ જઈ રહ્યા છો અને આકસ્મિક રીતે આપણે મળીએ છીએ કોઈ શરીર ટ્રેનમાં હોઈ શકે છે કદાચ એરપોર્ટ પર હોઈ શકે છે અને ફક્ત હાય હેલો બોલો અને નામ પૂછો તમે ક્યાં જઈ રહ્યા છો ધારો કે હું ટ્રેનમાં છું તે વ્યક્તિ બેઠો છે અને મેં પૂછ્યું કે તમે ક્યાં જાવ છો જો તે કહે કે હું મુંબઈ જાઉં છું તો હું કહું કે અરે હું પણ મુંબઈ જઈ રહ્યો છું તેથી આપણે અમુક પ્રકારના કેઝ્યુઅલ સંબંધો વિકસાવીએ છીએ અને પછી થોડી વધુ ક્રિયાપ્રતિક્રિયાઓ થાય છે અને આનો સીધો અર્થ એ છે કે અમને એકબીજામાં બહુ રસ નથી પરંતુ આકસ્મિક રીતે એવું બને છે કે એકવાર તે મુસાફરી પૂર્ણ થઈ જાય કે આપણે આ સંબંધ ભૂલી જઈએ છીએ પછી અમારા બધા વ્યવસાયિક જીવન માટે અમારા તમામ વ્યવસાયિક જીવનમાં અમે અમુક પ્રકારના મધ્યમ સંબંધો ધરાવતા હોઈએ છીએ અમે સેમિનારમાં જઈએ છીએ કોન્ફરન્સમાં જઈએ છીએ મીટિંગ્સમાં હાજરી આપીએ છીએ અમારી પાસે સાથીદારો છે અને પછી અમે સામાજિક મેળાવડા કરી રહ્યા છીએ તે ખૂબ જ મધ્યમ સંબંધ છે બધા હેતુઓ માટે અમે ઘણી બધી ઔપચારિકતાઓ કરી રહ્યા છીએ તે પણ પૂછીએ છીએ કે તે કેવી રીતે છે શું વસ્તુઓ થઈ રહી છે પરિવારના સભ્યો કેવા છે તમે ક્યારે રજા પર જાઓ છો વેકેશનમાં શું કરો છો જેમ કે આપણે એકબીજા સાથે વાતચીત કરીએ છીએ જેથી તેને મધ્યમ સંબંધ કહેવાય અને પછી સંબંધનો એક તબક્કો છે જેને ઊંડો સંબંધ કહેવાય છે હવે ઊંડા સંબંધ ઊંડા સંબંધ શું છે પત્ની અને પતિ અને પરિવારના સભ્યો ભાઈઓ બહેનો પિતા અને પુત્રની જેમ આ ખૂબ જ ગાઢ સંબંધ ઊંડો સંબંધ અને ઘનિષ્ઠ સંબંધ છે હવે આપણે સમજવું પડશે કે વસ્તુઓ કેવી રીતે થઈ રહી છે ઘણી વખત શક્ય છે કે આ પસાર થતો સંબંધ જો તમને તેના અથવા તેણીમાં થોડો રસ હોય તો કેઝ્યુઅલ સંબંધમાં પરિવર્તિત થઈ શકે છે અને પછી કેઝ્યુઅલ સંબંધ મધ્યમ સંબંધમાં જઈ શકે છે અને સમય એવો આવશે જ્યારે બંને પાર્ટનર્સ બંને સભ્યો એકબીજા માટે ગમશે કે જેને ગાઢ સંબંધમાં પરિવર્તિત કરી શકાય તેથી આ તે તબક્કાઓ છે ઘણી વખત લોકો નજીક આવે છે અથવા લગ્ન કરે છે તેનો અર્થ એ છે કે તેઓએ ક્યાંક જોયું છે કારણ કે હું પસાર થતા સંબંધોનો ઉલ્લેખ કરી રહ્યો હતો ટ્રેનમાં એરપોર્ટ પર રેલ્વે સ્ટેશન અને પરિસ્થિતિ એવી બને છે કે તેઓ ફરી મળ્યા અને કેટલાક અહીં અને આ પસાર થઈને ગાઢ સંબંધમાં ફેરવાઈ ગયું પરંતુ ફરીથી આ બીજી રીતે પણ મહત્વપૂર્ણ છે કે જ્યારે લોકો ગંભીર સંબંધ ધરાવતા હોય છે સમસ્યાને કારણે સંઘર્ષને કારણે કારણ કે તમે જાણો છો કે સમસ્યાઓ અને સંઘર્ષો આપણા જીવનનો એક ભાગ છે આપણે ભાગી શકતા નથી આપણું વર્તન ખૂબ જટિલ છે આપણે ખૂબ ખુશ થઈએ છીએ આપણે ખૂબ દુઃખી થઈએ છીએ આપણને ગમે છે આપણને નાપસંદ થાય છે આપણા મતભેદો છે તો આપણી અનેક સમસ્યાઓને લીધે આપણા જીવનમાં એવું શું થાય છે કે સમય સાથેનો આ ઊંડો સંબંધ મધ્યમમાં ફેરવાઈ જાય છે અને સ્થિતિ મધ્યમમાંથી આવે છે સમય આવે છે કે તે વધુ નીચે જાય છે અને તે પ્રાસંગિક બની જાય છે અને પછી તે સમાપ્ત થાય છે પસાર થવાનો અર્થ છે ઊંડા ગઈકાલ સુધી લોકો તેઓ ખૂબ જ ગાઢ સંબંધ ધરાવતા હતા હવે તેઓ શબ્દોમાં વાત કરતા નથી તેઓ એકબીજાને પસંદ નથી કરતા તેઓને ઘણી બધી નફરત છે તેઓ એકબીજાને નફરત કરે છે તેથી આ રીતે વસ્તુઓ છે આપણા જીવનમાં થાય છે હવે આ પ્રક્રિયામાં શું મહત્વનું છે આ પ્રક્રિયામાં એ મહત્વનું છે કે આપણે આપણા સંબંધો વિશે ખૂબ જ જાગૃત રહેવું જોઈએ જો તમે ખરેખર ઈચ્છો છો કે આપણે જે પણ સંબંધ રાખીએ છીએ તે લાંબા સમય સુધી ચાલુ રહે અને વધુ સમસ્યા ન હોવી જોઈએ તો હું ઉલ્લેખ કરી રહ્યો હતો કે આપણે ખૂબ જ સાવચેત રહેવું જોઈએ આપણું કોમ્યુનિકેશન વર્તન નંબર એક નંબર બે કે જેને આપણે સમયાંતરે જાળવી રાખવાનો પ્રયાસ કરવો જોઈએ આપણે રીન્યુ કરવાનો પ્રયાસ કરવો જોઈએ ધારો કે અમારી શાળામાં તમારો કોઈ મિત્ર છે ઘણી વખત અમારી શાળાના દિવસોમાં મિત્રો હોય છે પછી કૉલેજ અને આપણે ભૂલી જઈએ છીએ પરંતુ અમે તેને ક્યારેય ભૂલીએ છીએ જેમનામાં તમારામાંના ઘણા લોકો પ્રેમ અને સ્નેહ અને રસને જાણે છે ખરેખર શું જરૂરી છે કે જો તમે ઇચ્છતા હોવ કે તે મિત્રતા આપણા જીવનના અંત સુધી ચાલુ રહે તો સમયાંતરે આપણે સંપર્ક કરવો જોઈએ આપણે ટેલિફોન કરીશું આપણે ઈ મેલ પત્રો લખવા જોઈએ આમંત્રણ આપવું જોઈએ ભેટો આપવી જોઈએ આપણે એકબીજાની મુલાકાત લેવી જોઈએ આપણે સાથે પિકનિક માટે જવું જોઈએ જેમ કે જો તમે ખરેખર ઈચ્છો છો કે આ સંબંધ લાંબા સમય સુધી ચાલુ રહે તો આ વસ્તુઓ જરૂરી છે નહીં તો આ આપણો સ્વભાવ છે સંબંધ આપોઆપ મરી જશે કારણ કે ઘણી વખત આપણે કોન્ફરન્સ સેમિનાર ટૂરિસ્ટ તરીકે પિકનિક સ્પોટ માટે જતા હોઈએ છીએ આપણે કોઈકને મળીએ છીએ અને પછી ક્યારેક ખબર પડે છે કે આપણે વાતચીત ચાલુ રાખીએ છીએ અને મેઈલ લખીએ છીએ 1 મહિનો 2 મહિના 3 મહિના માટે પરંતુ તે પછી આપણે ભૂલી જઈએ છીએ તેથી જો ખરેખર અમુક સંબંધો મહત્વના હોય અમુક સંબંધ આપણા માટે ખૂબ જ મહત્વપૂર્ણ લાગે તો આપણે નવીકરણ કરવાનો જાળવવાનો પ્રયત્ન કરતા રહેવું જોઈએ અને તેના માટે આપણે કેટલાક પ્રયત્નો કરવા જોઈએ હવે સંબંધની આ લાક્ષણિકતા સંબંધ લોકોને પ્રભાવિત કરે છે મેં પહેલેથી જ સમજાવ્યું છે કે ધ્યેયો અને વલણ અને વર્તન આ બધી બાબતોને અસર થશે સંચાર દ્વારા સંબંધો સક્રિય થાય છે હવે વાત એ છે કે વાતચીત દ્વારા આપણે સંબંધોને કેવી રીતે સક્રિય કરી શકીએ કોમ્યુનિકેશન ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે કોઈની સાથે સંબંધ બાંધવો હોય તો કેવી રીતે કરશો આ ખૂબ જ સરળ છે તમારે પહેલ કરવી પડશે એનો અર્થ એ છે કે જો તમે ઇચ્છો છો કે તમારે સંબંધ રાખવા જોઈએ અથવા તમારે કેટલાક મિત્રો બનાવવા જોઈએ અથવા તમે એવા કેટલાક સાથીદારો સાથે સારા સંબંધ ઇચ્છતા હોવ કે જેમને તમને લાગે છે કે તે અથવા તેણી ખૂબ મદદરૂપ થઈ શકે છે અથવા તેઓ સ્વભાવે ખૂબ સારા છે અથવા જો તમારે કોઈ આધ્યાત્મિક ગુરુ શિક્ષક સાથે કોઈ સંબંધ કેળવવો હોય તો તમારે થોડા પ્રયત્નો કરવા પડશે એટલે કે આપણે વાત કરવી પડશે અને પછી હું સમજાવીશ કે સંબંધ કેવી રીતે બનાવવો સંબંધ બનાવવા માટે આપણે કેટલાય સ્ટેજ ફોલો કરવા પડે છે પ્રથમ એક જાગૃતિ છે આપણે વાકેફ થવું પડશે કે પરિસ્થિતિ વિશે ખરેખર સૌ પ્રથમ આપણે વિચારવું જોઈએ કે વાકેફ થવા માટે સંબંધ રાખવા માટે ખરેખર આ મહત્વપૂર્ણ છે આગળનું પગલું પરિચય છે ઓળખાણનો અર્થ થાય છે એકબીજાને ઓળખો બસ તમે કોઈને તમારું નામ કહો છો અને તેનું નામ પૂછો છો અને પછી અહીં આવે છે ગ્રાઉન્ડ બ્રેકિંગભંગ નો અર્થ છે ગ્રાઉન્ડ બ્રેકિંગનો અર્થ કેવી રીતે આગળ વધવું એનો અર્થ એ છે કે વ્યક્તિ શું કરવા માંગે છે થોડી સરળ ચર્ચા કરો ધારો કે કોઈને ક્રિકેટમાં રસ છે જો તમે ક્રિકેટમાં વાત કરવાનું શરૂ કરો છો તો કોઈને સામાજિક મુદ્દાઓ સામાજિક સમસ્યાઓમાં રસ છે જો તમે તેની સાથે વાત કરવાનું શરૂ કરો છો તમે શું થશે તે વ્યક્તિ થોડી વધુ મુક્ત અને વાતચીત કરવા અને વાત કરવા માટે ખુલ્લી લાગશે પછી તાલમેલ નિર્માણનો અર્થ છે કે કોઈને કોઈ સમસ્યા છે કોઈ સમસ્યા છે અને જો તમે તેને તે સમસ્યા અને સમસ્યાઓમાં મદદ કરી શકો તો ચોક્કસપણે ખૂબ જ સરળતાથી અમે તાલમેલ બનાવી શકીએ છીએ પછી વધુ મુદ્દાઓનું અન્વેષણ કરો પછી મુદ્દાઓ સાથે વાટાઘાટ કરો અને પછી આ ખૂબ જ મહત્વપૂર્ણ સ્વ જાહેર છે એવું કહેવાય છે કે સ્વ પ્રકટીકરણ પારસ્પરિક છે તેનો અર્થ એ છે કે જો હું મારી અંગત સમસ્યા વિશે કોઈની સાથેના મારા અંગત રહસ્ય વિશે મારા વિશે કંઈક જાહેર કરું તો એવી અપેક્ષા રાખવામાં આવે છે કે અન્ય વ્યક્તિ અન્ય ભાગીદાર પણ વ્યક્તિગત મુદ્દાઓ અંગત સમસ્યાઓ કુટુંબ વિશે ગુપ્ત બાબતો વિશે આ ખૂબ જ મહત્વપૂર્ણ છે અહીં તમારે ખૂબ જ સાવધ રહેવાની જરૂર છે આપણે ઉતાવળમાં મિત્રતા બાંધવા માટે કૂદી પડવું જોઈએ નહીં કારણ કે ઘણી વખત આપણે લાગણી હતાશા ચોક્કસ સમસ્યાને કારણે મુશ્કેલીમાં મુકાઈ જઈએ છીએ ત્યારે શું થાય છે સરળતાથી આપણે કોઈની નજીક આવીએ છીએ જો વ્યક્તિ થોડી સહાનુભૂતિ બતાવતી હોય તો આપણે વિચારીએ છીએ કે વ્યક્તિ ખૂબ જ સરસ છે અને આપણે બધું ભૂલી જઈએ છીએ અને પછી આપણી અંગત સમસ્યાઓ અંગત મુદ્દાઓ જાહેર કરવાનું શરૂ કરીએ છીએ પરંતુ અહીં આપણે ખૂબ જ સાવધ રહેવાની જરૂર છે સ્વ જાહેર ખૂબ પછીના તબક્કે આવવું જોઈએ આપણે સૌપ્રથમ તે વ્યક્તિનું પરીક્ષણ કરવું પડશે કે તે વ્યક્તિ ખરેખર ઘરમાં પૂરતી સારી છે કે નહીં આપણે ત્યારે જ વિશ્વાસ રાખી શકીએ છીએ આપણે આ સ્વ પ્રગટ તબક્કામાં આવવું જોઈએ અને આ પણ સ્વ પ્રકટીકરણમાં એક પ્રકારની કસોટી છે જો હું મારા અંગત જીવન વિશે ઘણી બધી બાબતોનો ખુલાસો કરું છું અને હું તેમની પાસેથી કંઈ સાંભળતો નથી તો આપણે ખૂબ જ સાવધ રહેવું જોઈએ તે વ્યક્તિ મારી માહિતીનો દુરુપયોગ કરી શકે છે તેથી આપણે ખૂબ જ સાવધ રહેવું પડશે કારણ કે સામાન્ય રીતે સ્વ જાગૃતિ હું માનું છું કે તે પારસ્પરિક છે અને જો આવું ન થઈ રહ્યું હોય તો આપણે ખૂબ જ સાવધ રહેવું પડશે પછી આપણે ઓળખી શકીએ છીએ કે આપણે તેને કઈ રીતે મદદ કરી શકીએ અને જો આ પરસ્પર જરૂરિયાતો પૂરી થશે તો સંબંધ આગળ વધશે સંબંધ વિકસે છે પરંતુ જો આમાંથી કોઈ એક તબક્કે જો કોઈ ભંગાણ થાય જો કોઈ સમસ્યા હોય તો શું છે અને કોઈ વધુ રસ ધરાવતો નથી સાંભળતો નથી નકારતો નથી વાટાઘાટો થઈ રહી છે કોઈ સ્વ જાહેરાત થઈ રહી નથી તો સંભવ છે કે તે તૂટી શકે તો આ અમુક તબક્કાઓ છે જે આપણે સંબંધ બાંધવામાં અનુસરવાના છે અને અલબત્ત સંચાર ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યો છે અને આ એ જ વસ્તુની વધુ સમજૂતી છે જે મેં અવેરનેસજાગૃતિ એક્ક્વેન્ટન્સઓળખાણ ગ્રાઉન્ડ બ્રેકિંગ રેપપોર્ટ બિલ્ડીંગ એક્સપ્લોરેશનસંશોધન સમજાવ્યું છે એટલે કે માહિતી મેળવવી માહિતી આપવી અને પછી વાટાઘાટો સ્વ જાહેરાત તે બોન્ડની રચના છે વધુ પરીક્ષણ માટેની જરૂરિયાતો ઘટે છે કારણ કે એકવાર આપણે સ્વ જાહેરાતનું પરીક્ષણ કરી લીધું પછી હવે વધુ પરીક્ષણની જરૂર નથી કારણ કે મેં પહેલેથી જ ઉલ્લેખ કર્યો છે કે સ્વ જાહેર પારસ્પરિક છે ઓળખ મતલબ ભાગીદારની જરૂરિયાતો નક્કી કરવા માટે કરેલા પ્રયત્નો અને પાર્ટનરની જરૂરિયાતો પૂરી કરવાના પ્રયાસો કર્યા તેથી જો તમે એકબીજાની પરસ્પર જરૂરિયાતો પૂરી કરવામાં સક્ષમ હશો તો ચોક્કસપણે સંબંધ આગળ વધશે તે આગળ વધશે નહીં તો તે તૂટવાની તમામ સંભાવના સાથે તેથી સંબંધ તોડવો અને વિકસાવવો અથવા બનાવવો એ બંને કિસ્સાઓમાં શું મહત્વનું છે તે વાતચીત ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે પ્રારંભિક તબક્કાની જાગૃતિથી પણ શું મહત્વનું છે કોમ્યુનિકેશન જો તમે કોમ્યુનિકેટ નથી કરતા તો અમે રિલેશનસબંધ ડેવલપ કરી શકતા નથી રિલેશનશિપ કેવી રીતે ડેવલપ કરી શકાય જો તમારે કોઈની સાથે સંબંધ કેળવવો હોય તો આપણે વાતચીત કરવી પડશે આપણે આપણી જાતને વ્યક્ત કરવી પડશે વસ્તુઓ આપોઆપ નહીં બને ઘણી વખત એવું બને છે કે લોકો ખૂબ જ વિચારતા હોય છે પરંતુ જ્યારે પરિસ્થિતિની માંગ અને તકો આવે છે ત્યારે તેઓ વ્યક્ત કરી શકતા નથી તેઓ ડરથી અથવા ચોક્કસથી તેઓ ખૂબ શરમાળ બની જાય છે તો આ પણ વાતચીત કરવાની ઈચ્છા છે જ્યાં સુધી અને જ્યાં સુધી આપણે વાતચીત ન કરીએ આપણી સમસ્યા કહીએ આપણા મંતવ્યો જણાવીએ આપણો અભિપ્રાય કહીએ અન્ય લોકો આ કેવી રીતે સમજશે ખૂબ જ મહત્વપૂર્ણ છે કે આપણે મંજૂર ન લેવું જોઈએ કે અન્ય લોકો સમજશે ના ના બીજા કેમ સમજશે તેથી તૈયાર વાતચીત કરવાની પોતાની જાતને વ્યક્ત કરવાની કહેવાની ઈચ્છા હોવી જોઈએ ઘણી વખત એવું પણ બને છે કે કેટલાક લોકો તેમના શરમાળ સ્વભાવને કારણે તેઓ કોઈને પ્રેમ કરતા હોવા છતાં વ્યક્ત નથી કરી શકતા તેઓ કોઈને પ્રપોઝ કરવા ઈચ્છે છે તેઓ રાહ જોતા રહે છે અને રાહ જોતા રહે છે અને તે સમય જાય છે તકો જાય છે તેઓએ પરિસ્થિતિ અને તકો ગુમાવી દીધી છે તેથી યોગ્ય સમય સાથે યોગ્ય પરિસ્થિતિ સાથે વાતચીત કરવાનો વ્યક્ત કરવાનો પ્રયાસ કરવો જોઈએ ઈચ્છા હોવી જોઈએ તો છેવટે તમે સંબંધમાં શું જુઓ છો તમે તમારા જેવા કોઈને શોધો છો સંબંધ સામાન્ય રીતે જો કોઈ વ્યક્તિનો સ્વભાવ અને વર્તન મારા સ્વભાવ અને વર્તન સાથે મેળ ખાતું હોય તો હું આપોઆપ તેની અથવા તેણીની ખૂબ નજીક થઈ જઈશ તો આ છે તમે જાણો છો કે આ ખૂબ જ સ્વાભાવિક છે જે મનુષ્ય સાથે આપણે ખૂબ જ નજીક આવીએ છીએ અને જો વર્તન અને પ્રકૃતિ અથવા ખોરાકની આદતો અથવા પસંદ અને ભાષા આ પરિબળો છે જે લોકોને એક સાથે લાવે છે તમે એવા લોકોને શોધી રહ્યા છો જે તમારા માટે કંઈક કરી શકે હા જો મને કોઈ સમસ્યા હોય તો હું ક્યાં જઈશ હું એવી વ્યક્તિ પાસે જઈશ જે મને મદદ કરી શકે જે મને માર્ગદર્શન આપી શકે જે મને સૂચન કરી શકે જે કોઈ ઉકેલ શોધી શકે તો આપણને અમુક લોકોની જરૂર છે આપણે કોઈ સંબંધ કેળવવો પડશે જ્યારે આપણે મુશ્કેલીમાં હોઈએ ત્યારે હું મિત્ર પાસે જઈ શકું જ્યારે આપણે મુશ્કેલીઓમાંથી પસાર થઈએ છીએ ત્યારે આપણે યાદ કરવાનો પ્રયાસ કરીએ છીએ ઓહ ચાલો મને તેને લાવવા દો મને તેનો સંપર્ક કરવા દો ઓહ તે મદદ કરી શકે છે અને અમે તે ચોક્કસ હિલચાલથી ઘણી રાહત અનુભવીએ છીએ તમે એવી વ્યક્તિની શોધ કરો છો જે તમને મદદ કરી શકે તમને સંતુલિત રાખી શકે હા ઘણી વખત એવું બને છે કે આપણને ઘણી બધી અંગત સમસ્યાઓ વ્યાવસાયિક સમસ્યાઓ પારિવારિક સમસ્યાઓ હોય છે અને પછી આપણને કોઈ ઉકેલ મળતો નથી તેથી અમે જઈએ છીએ અને આ પરિસ્થિતિમાં જો કોઈ ત્યાં આવે છે અને આપે છે આશ્વાસન આપે છે અને કહે છે કે ચિંતા કરશો નહીં હું ત્યાં છું અમને ખૂબ જ રાહત અનુભવાય છે અમને સારું લાગે છે તેથી આ ખૂબ જ મહત્વપૂર્ણ છે તમે એવી વ્યક્તિ જુઓ છો જે ગતિશીલ અને મિલનસાર છે એટલે કે જે ગતિશીલ છે જે મદદ કરી શકે છે જે આપણી સમસ્યાઓને સમજે છે અને જે મિલનસાર પણ છે સંબંધને અન્ય વ્યક્તિઓને અન્યના વર્તનને સમજે છે અને આપણી જરૂરિયાતમાં મદદ કરે છે તે હંમેશા સારું છે અને આપણે આ પ્રકારના લોકોને શોધવાનો પ્રયાસ કરવો જોઈએ તેથી હું તારણ કરવા માંગુ છું કે સંબંધ આપણા જીવનમાં ખૂબ મહત્વ ધરાવે છે પછી ભલે તે સંઘર્ષ સાથે સંબંધિત હોય આ વ્યક્તિગત સમસ્યાઓથી સંબંધિત હોય પારિવારિક સમસ્યાઓથી સંબંધિત હોય હંમેશા આપણે સંબંધ વિકસાવવાનો પ્રયાસ કરવો જોઈએ ગમે તે હોય તમે સંબંધ ધરાવો છો અને મેં અગાઉ કહ્યું તેમ સંબંધોની જાળવણી ખૂબ જ મહત્વપૂર્ણ છે અને આ બધામાં સૌથી મહત્ત્વની બાબત એ છે કે આપણું સંચાર વર્તન આપણે ખૂબ ખૂબ જ સાવધ રહેવું જોઈએ આપણે આપણા સંદેશાવ્યવહારમાં વર્તનમાં ખૂબ ખૂબ જ સજાગ રહેવું જોઈએ અને આ છે સંચાર વર્તન જેની સાથે આપણે આપણું જીવન સરળ આરામદાયક બનાવી શકીએ છીએ આપણે ખુશ થઈ શકીએ છીએ અને આપણે બીજાને ખુશ કરી શકીએ છીએ તો આ ખરેખર ભગવાનનું વરદાન છે કે જે આપવામાં આવે તો આપણા સંચાર આપણા બોલવા વિશે તેની સાથે હું મારી વાત પૂરી કરવા માંગુ છું